નમસ્કાર વ્યવહારિક અભિગમ સાથે સેવા માર્કેટિંગના વર્ગમાં હવે આપણે આપણી ચર્ચા આગળ વધારીએ આજે આપણે આરોગ્ય સંભાળ સેવાઓ અને આરોગ્ય સંભાળ સેવાઓ હેઠળ અન્ય વ્યાવસાયિક સેવાઓ પર ચર્ચા કરીશું તો સૌપ્રથમ છે હોસ્પિટલ સેવાઓનું માર્કેટિંગ આરોગ્ય સંભાળ એ માનવ સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે સંકળાયેલ એક મહત્વની સેવા છે હોસ્પિટલ ઉદ્યોગ એ સામાજિક માર્કેટિંગ સાથે સંકળાયેલ સેવા ઉદ્યોગ છે સરકારી હોસ્પિટલો ઉપરાંત આ ઉદ્યોગમાં ઘણી ખાનગી હોસ્પિટલો પણ છે જેમાં કન્સલ્ટિંગ દવા તથા આરોગ્ય સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે અહીં સેવા ત્રિકોણના ત્રણ પરિબળો છે સૌ પ્રથમ કંપની તરીકે હોસ્પિટલ ત્યારબાદ આરોગ્ય સંબંધી સેવા પ્રદાન કરનાર ડોક્ટર અને આરોગ્ય સેવાના ગ્રાહકો એટલે દર્દીઓ આરોગ્ય સેવા માર્કેટિંગના પણ સાત પી છે પ્રથમ P છે ઉત્પાદન જેમાં કન્સલ્ટેશનનો સમાવેશ થાય છે કન્સલ્ટેશન એ સેવા ઉદ્યોગનુ મુખ્ય ઉત્પાદન છે કન્સલ્ટેશન ઉપરાંત સેવા ઉત્પાદનમાં નિદાનસારવાર અકસ્માત ઇમરજન્સી સેવાઓ તથા હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી ફાર્મસી સેવાઓ નો પણ સમાવેશ થાય છે કોઈ ચોક્કસ સારવાર માટે કિંમત પણ એક નિર્ણાયક પરિબળ છે હોસ્પિટલમાં અલગ અલગ વર્ગ માટે અલગ અલગ કિંમતો હોય છે ઉદાહરણ તરીકે એક વર્ગ છે સુપર ડિલક્ષ કે જેમાં એરકન્ડિશન ટીવી ફ્રીજ ફોન ચા એટેચૅડ બાથરુમ છે આ બધી જ વ્યવસ્થા એક વ્યક્તિ માટે છે જેથી કરીને આ પ્રકારની સેવાની કિંમત ખૂબ જ ઊંચી હોય છે જ્યારે બીજો વર્ગ છે પ્રાઇવેટ ક્લાસ જેમાં ટ્વીન શેરિંગ છે ઉપરાંત તેમાં સુપર ડિલક્સ વર્ગ જેવી અન્ય સુવિધાઓ પણ છે ત્યારબાદનો વર્ગ છે કયુબીકલ કલાસ જેમાં એક મોટા ઓરડામાં પાર્ટીશન કરીને બેડ મૂકી સેવા પૂરી પાડવામાં આવે છે અને છેલ્લો વર્ગ છે સામાન્ય વર્ગ તેમાં કોઈ પાર્ટીશન કે એસી હોતું નથી તેથી જ તેમાં ઓછામાં ઓછો ખર્ચ થાય છે અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ઘણી વખત અથવા મોટા ભાગે ડોક્ટરો નક્કી કરે છે કે દર્દી એ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ દાખલા તરીકે જો દર્દી બોલી શકતો ન હોય અથવા હલનચલન કરી શકતો ન હોય તો તેને ટ્વીન શેરિંગ પ્રકારની વ્યવસ્થામાં રાખવું હિતાવહ છે જેથી કરીને જરૂરિયાતના સમયે અન્ય દર્દી મદદ માટે એલાર્મ વગાડી શકે બીજી તરફ સુપર ડિલક્સ ખૂબ જ ખર્ચાળ વ્યવસ્થા છે પરંતુ આ પ્રકારની સેવા વ્યવસ્થામાં દર્દીના સંબંધીઓ અને મિત્રો દર્દી સાથે તેના રૂમમાં રહી શકે છે દર્દીઓને આપવામાં આવતી સુવિધાને કિંમતોમાં કેટલીક સમસ્યાઓ હોય છે ત્યારબાદનો P છે સ્થળ હોસ્પિટલ સેવા વિતરણ એ માર્કેટિંગ મિક્સમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે હોસ્પિટલનું સ્થાન અને હોસ્પિટલની કનેક્ટિવિટી એ મહત્વના પરિબળો છે હોસ્પિટલોએ અસુવિધા તથા પ્રદૂષણ ટાળવું જોઈએ પર્યાપ્ત અને ઝડપી પરિવહન તેમજ સંચાર સુવિધા એ હોસ્પિટલ સેવા માટે ખૂબ જ જરૂરી છે ત્યારબાદનો P છે પ્રમોશન હોસ્પિટલ માર્કેટિંગમાં બે પ્રકારની પ્રમોશનની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે છે એક છે વ્યક્તિગત પ્રમોશન અને બીજું છે વ્યાપક પ્રમોશન વ્યક્તિગત પ્રમોશનમાં મૌખિક અને જાહેર સંબંધોનો સમાવેશ થાય છે જ્યારે વ્યાપક પ્રમોશનમાં પ્રેસ રિલીઝ જાહેરાત હોર્ડિંગ વોલ પેઈન્ટિંગ તથા ઇન્ટરનેટનો સમાવેશ થાય છે ત્યારબાદ નો છઠ્ઠો P છે લોકો લોકોમાં સહાયક સ્ટાફ મેનેજર રિસેપ્શનિસ્ટ અને ફાર્મસી સ્ટાફનો સમાવેશ થાય છે હોસ્પિટલ સેવામાં ફરજોને અસરકારક રીતે નિભાવવા માટે વિશેષ જ્ઞાન જરૂરી છે તેથી જ લોકોમાં વિશેષ જ્ઞાનની જરૂર છે ત્યારબાદ છે ભૌતિક પુરાવા હોસ્પિટલ ઉદ્યોગમાં ભૌતિક પુરાવામાં ઇમારતો પેથોલોજી લેબ ફાર્મસી સેન્ટર લોગો લિફ્ટ તથા ડ્રેસ કોડનો સમાવેશ થાય છે સરકારી હોસ્પિટલમાં સામાન્ય રીતે મફત સેવા પૂરી પાડવામાં આવે છે આ કિસ્સામાં લોકો ભૌતિક પુરાવાઓ પર ધ્યાન આપતા નથી સરકારી હોસ્પિટલોમાં ઘણી વખત ઇમારતોની સારી રીતે દેખભાળ રાખવામાં આવતી નથી દીવાલો ઉપરથી પ્લાસ્ટર ઊખડેલુ હોય છે નળમાંથી પાણી ટપકતું હોય છે નળ કામ નથી કરતા હોતા પરંતુ ખાનગી હોસ્પિટલો માટે આ બધા મહત્વના પરિબળો છે હોસ્પિટલ ઇમારત પેથોલોજી લેબ ફાર્મસી સેન્ટરોની યોગ્ય માવજત કરવી જરૂરી છે ત્યારબાદ આવે છે હોસ્પિટલ સેવા માર્કેટિંગ નો સાતમો P તે છે પ્રક્રિયા હોસ્પિટલમાં બે પ્રકારની પ્રક્રિયા છે એક છે બહારના દર્દીઓ માટે અને બીજી પ્રક્રિયા છે હોસ્પિટલના અંદરના દર્દીઓ માટે બહારના દર્દીઓની પ્રક્રિયામાં ડૉક્ટરને મળવું નિદાન મેળવવું સારવાર તથા દવા લેવી દેવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે હોસ્પિટલની અંદરના દર્દીઓ સંબંધિત સેવાઓમાં આગમન નોંધણી નિદાન સારવાર ભાવિ સારવાર સંબંધિત સૂચન ડિસ્ચાર્જ તથા ચુકવણી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે હોસ્પિટલ ઉદ્યોગ ભારતમાં ઝડપથી વિકસતો ઉદ્યોગ છે આ ક્ષેત્રમાં ઘણી મોટી બ્રાન્ડ્સ પ્રવેશી રહી છે સેવા માર્કેટિંગ મિશ્રણમાં લોકો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે ડોક્ટરો પાસે જ દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે વિશેષ જ્ઞાન છે અને તે જ હોસ્પિટલ સેવાના મૂળભૂત અને મહત્વપૂર્ણ પરિબળ છે હવે આપણે ચર્ચા કરીએ આરોગ્યસંભાળ સેવાઓની તેમાં તબીબી ટ્રાંસ્ક્રિપ્શન સેવાના માર્કેટિંગ પર ચર્ચા કરીએ મેડિકલ ટ્રાંસ્ક્રિપ્શન એ આરોગ્ય વ્યવસાય સંબંધિત સેવા છે તેમાં ડોક્ટરો દ્વારા સૂચવ્યા મુજબ ટ્રાંસ્ક્રિપ્શન અથવા વોઈસ રેકોર્ડેડ રિપોર્ટને વિગતવાર માહિતીના રૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેમાં દર્દીનો ઇતિહાસ લેબ રિપોર્ટ્સ એક્સ રે રિપોર્ટ ઓપરેશન સંબંધિત રિપોર્ટ્સનો સમાવેશ થાય છે આ પ્રકારની માહિતીનો ઉપયોગ દ્વારા ભવિષ્યના નિદાનની સમીક્ષા કરવા માટે કરવામાં આવે છે રેકોર્ડ રાખવાના ફાયદાઓ તેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે દસ્તાવેજીકરણમાં ચોકસાઈ આવે છે વળતરમાં સુધારો થાય છે સંદેશાવ્યવહાર બહેતર બને છે તથા કાનૂની દસ્તાવેજોનુ યોગ્ય રીતે સંચાલન થાય છે તેથી હોસ્પિટલમાં રેકોર્ડ રાખવાની ખૂબ જ મહત્ત્તા છે ઘણી વખત ડોક્ટરો પાસે રિપોર્ટ લખવા માટે પૂરતો સમય હોતો નથી તેથી તેઓ રિપોર્ટ માઇક્રોફોનમાં રેકોર્ડ કરે છે અને કદાચ તેનું ટ્રાંસ્ક્રિપ્શન બીજા દેશમાં થાય છે ડોક્ટર દ્વારા રેકોર્ડ કરેલી માહિતીને લેખિત દસ્તાવેજમાં રૂપાંતરિત કરવા માટે ટ્રાંસ્ક્રિપ્ટ લખવામાં આવે છે તો આ હતાં રેકોર્ડ રાખવાના ફાયદા પ્રક્રિયાના વિવિધ પાસા છે તેમાં ડોક્ટર દર્દીઓને મુલાકાત લે છે ડોક્ટર ટેલીફોન પર માહિતી સૂચવે છે તબીબી ટ્રાંસ્ક્રિપ્શનિસ્ટ એ રેકોર્ડ થયેલી માહિતીને ડાઉનલોડ કરે છે તેની ટેક્સ્ટ ફાઇલ બનાવે છે ત્યારબાદ ટ્રાંસ્ક્રિપ્ટ થયેલી માહિતીને તપાસે છે તેમાં જરૂરી ફેરફારો કરીને અંતિમ અહેવાલો હોસ્પિટલને સોંપે છે તો તબીબી ટ્રાંસ્ક્રિપ્શન સેવાઓના 7 P મા શેનો સમાવેશ કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે વાત કરી ઉત્પાદનની ઉપયોગીતા અને અહેવાલોની સરળતા એ ઉત્પાદનના મુખ્ય ભાગો છે ટ્રાંસ્ક્રિપ્ટની ફાઈલ તૈયાર કરતી વખતે તેમાં ચોકસાઈ અને ગુણવત્તાની ખાતરી કરવી જરૂરી છે ત્યાર બાદનો P છે સ્થળ સમગ્ર માહિતી ઈન્ટરનેટ પર વિતરિત કરવામાં આવે છે જેથી કરીને ડોક્ટરો સર્વર પર માહિતી જોઈ શકે ત્યારબાદ છે કિંમત કિંમત એ માહિતીની ગુણવત્તા તથા સેવા પ્રદર્શનની ઝડપ પર આધાર રાખે છે ટ્રાંસ્ક્રિપ્શન કર્મચારીઓનો પગાર અને તકનીકી ખર્ચ એ મુખ્ય ખર્ચના મહત્વના ઘટકો છે હોસ્પિટલ તેના માટે કર્મચારીઓ રાખી શકે અથવા આઉટસોર્સિંગનો વિકલ્પ પસંદ કરી શકે પ્રમોશન જાહેરાત તથા વ્યક્તિગત વેચાણ એ આ ઉદ્યોગની નિર્ણાયક પ્રમોશનલ તકનીકો છે ડોક્ટરો અને હોસ્પિટલ મેનેજરોને વ્યક્તિગત વેચાણ એ આ પ્રકારની તબીબી ટ્રાંસ્ક્રિપ્શન સેવાઓને વેચવાનો મહત્વ પૂર્ણ માર્ગ છે ત્યારબાદનો P છે લોકો આ પ્રકારની સેવાના ઉત્પાદન માટે યોગ્ય લાયકાત ધરાવતા નિષ્ણાત કર્મચારીઓ હોવા જરૂરી છે ઉપરાંત માહિતીનું સારું ટ્રાંસ્ક્રિપ્શન કરવા માટે વિવિધ ભાષાઓ તથા તબીબી પરિભાષાઓનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ આવે છે પ્રક્રિયા તેમાં અહેવાલ લેખન બિલિંગ વીમો તથા રેકોર્ડના સંચાલન જેવા પરિબળોનો સમાવેશ થાય છે વિકસિત માહિતી ટેકનોલોજી તથા ગ્રાહક લક્ષી રેકોર્ડનો ભૌતિક પુરાવાઓમાં સમાવેશ થાય છે ટૂંકમાં એવું કહી શકાય કે તબીબી ટ્રાંસ્ક્રિપ્શન એ એક દસ્તાવેજ છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તબીબી તપાસનો અહેવાલ જણાવે છે ભારતમાં મેડિકલ ટ્રાંસ્ક્રિપ્શનની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે પરંતુ તે બહુ પ્રખ્યાત નથી કારણ કે તેને ટેકનોલોજી લક્ષી સેવા તરીકે જોવામાં આવે છે ટ્રાંસ્ક્રિપ્શનના અહેવાલોમાં તકનિકી પ્રગતિ અને ચોકસાઈ એ સફળતાના મુખ્ય પરિબળો છે સેવા મિશ્રણમાં લોકો નિર્ણાયક પરિબળોમાં આવે છે હવે આપણે ચર્ચા કરીએ વ્યવસાયિક સેવાઓની વ્યાવસાયિક સેવાઓ વિવિધ પ્રકારની હોય છે સૌપ્રથમ વ્યવસાયિક સેવા કે જેની આપણે અહીં ચર્ચા કરવાના છીએ તે છે કન્સલ્ટન્સી સેવાઓ અને તેનું માર્કેટિંગ કન્સલ્ટન્સી એ વિશિષ્ટ અથવા ચોક્કસ ક્ષેત્ર પર નિષ્ણાત વ્યવસાયિક દ્વારા સલાહ આપવાનું કાર્ય કરે છે ભારતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એ એક વિકસતુ ક્ષેત્ર છે ભારતમાં ઘણી બધી કન્સલ્ટિંગ કંપનીઓ છે પરંતુ તેમાંની મોટાભાગની કંપનીઓ ટેકનિકલ કન્સલ્ટન્સી ફર્મ છે મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ક્ષમતાઓ કેળવવા માટે બજારનું જ્ઞાન આંતર વ્યક્તિત્વ અને સંદેશાવ્યવહાર કૌશલ્ય તથા કન્સલ્ટિંગ યોગ્યતા જરૂરી છે બદલાતા વાતાવરણમાં કામ કરવાની સાથે સાથે નીતિશાસ્ત્ર અને મૂલ્યોની સમજણ પણ જરૂરી છે હવે આપણે કન્સલ્ટિંગના સિદ્ધાંતોની ચર્ચા કરીએ સૌપ્રથમ કન્સલ્ટન્ટે ક્લાયન્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સમજી તેને માન આપવું જોઈએ કન્સલ્ટન્સી ઉદ્યોગમાં એ બાબત સમજવી અત્યંત જરૂરી છે કે દરેક ક્લાયન્ટ અનન્ય છે તેથી તેમની આગળ ખોટી રજૂઆત કરવી જોઈએ નહીં ઉપરાંતસેવા આધારિત વધારે વચનો આપવા જોઈએ નહીં કન્સલ્ટન્ટે અન્ય સલાહકારોને બદનામ કરવા જોઇએ નહીં આ એક વ્યવસાયિક સેવા છે અને કન્સલ્ટન્ટે સલાહના ભાગરૂપે ઉચ્ચ વ્યવસાયિક કામગીરી કરવી જરૂરી છે માહિતી એ આ પ્રકારની સેવાઓનો મહત્વનો ભાગ છે કન્સલ્ટિંગ કંપની અથવા કન્સલ્ટિંગ કરનાર લોકો દ્વારા કરાતી પ્રવૃતિઓમાં ઉચ્ચ સ્તરની વ્યવસાયિકતા હોવી આવશ્યક છે કન્સલ્ટિંગ સેવાઓના વર્ગીકરણમાં આઇટી કન્સલ્ટન્ટ માનવ સંસાધન કન્સલ્ટન્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવાકે વ્યૂહરચના કન્સલ્ટિંગ કંપની આધારિત કન્સલ્ટિંગ તથા ચેન્જ કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે બહેતર કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડવા માટે કન્સલ્ટિંગ કૌશલ્યો સાધનો લોકો સંસાધનો વિચારો નવીનતા માર્કેટિંગ ઓપરેશન તથા ફાઈનાન્સ જેવા સંસાધનો જરૂરી છે ટૂંકમાં એવું કહી શકાય કે ભારતમાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગના માર્કેટિંગ માટે વિવિધ સંસ્કૃતિ અને મૂલ્યોને સમજવા માટે વિવિધ કૌશલ્યોની જરૂર છે પ્રતિષ્ઠા બનાવવી અને સતત ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવી એ આ ઉદ્યોગના મુખ્ય પડકારો છે સલાહકારોની કુશળતા અને ક્ષમતા એ આ ઉદ્યોગમાં સફળતા મેળવવાના મુખ્ય પરિબળો છે હવે અન્ય પ્રકારની વ્યવસાયી સેવાઓ વિશે વાત કરીએ જે છે જાહેરાત સેવાઓનું માર્કેટિંગ અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની એટલે કે AMA અનુસાર જાહેરાત એ વિચારો ઉત્પાદન તથા સેવાઓને બિન વ્યક્તિગત રજૂઆતનો પેઇડ સ્વરૂપ છે આ ઉદ્યોગ કન્સલ્ટિંગ અને આઈટી સેવાઓના સમાન છે જાહેરાત સેવાઓનું માર્કેટિંગ એ અન્ય સેવાઓના માર્કેટિંગ કરતા વધુ જટિલ છે જાહેરાત સેવાના 6 M છે તેમાં વેપારી માલ બજારો હેતુઓ મીડિયા માપન અને સંદેશાઓનો સમાવેશ થાય છે તેમાં સૌપ્રથમ છે વેપારી માલની ડિઝાઇન કરવી તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓ જે ચોક્કસ સેવાની જાહેરાત કરે છે તેનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે બજાર જેમાં સેવાઓ વહેંચવામાં આવે છે ત્યારબાદ છે હેતુઓ કે જે જાહેરાતનું માર્કેટિંગ કરવા માટે પસંદ કરવામાં આવતા મીડિયા સાથે સંલગ્ન છે ત્યારબાદ છે જાહેરાત એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનું માપન અને અંતમાં છે સંદેશ જાહેરાત એજન્સી ચોક્કસ ઉદ્દેશ્યો અથવા હેતુઓથી જાહેરાત બનાવે છે જેથી કરીને દરેક ઘર સુધી ચોક્કસ સંદેશો પહોંચાડી શકાય જાહેરાતના કાર્યોમાં બ્રાન્ડ અંગેની જાગૃતતા લાવવી બ્રાન્ડની છબી બનાવી અને જાળવવી ઉત્પાદનની માહિતી પ્રદાન કરવી લોકોને સેવા કે ઉત્પાદન ખરીદવા માટે સમજાવવા બ્રાન્ડ અંગેની યાદ અપાવવી તથા ભૂતકાળમાં કરેલ ખરીદીને ફરીથી કરવા મજબૂર કરવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જાહેરાત એજન્સી માં મુખ્ય ખેલાડીઓ જાહેરાતકર્તા જ છે તેમાં ગ્રાહક કંપની એજન્સી મીડિયા સપ્લાયર અને પ્રેક્ષકોનો સમાવેશ થાય છે જાહેરાત સેવાઓના આ બધા મુખ્ય ખેલાડીઓ છે બજારમાં જાહેરાત એજન્સીના પ્રવેશ બાદ જાહેરાત સેવાઓ એક વ્યવસાય બની ગઈ છે અગાઉની એજન્સીઓ કમિશનના ધોરણે કામ કરતી હતી પરંતુ તેઓ હવે એક ચોક્કસ પ્રોજેક્ટ પર નિશ્ચિત મૂલ્યનું મહેનતાણું લે છે માહિતી એ આ ઉદ્યોગની સફળતાનું મુખ્ય પરિબળ છે બ્રાન્ડ ઇમેજ વિકસાવવામાં સર્જનાત્મકતા અને નૈતિકતા એ નિર્ણાયક પરિબળ છે રીલેશનશીપ માર્કેટિંગ એ એજન્સીઓ દ્વારા વ્યાપક પણે ઉપયોગમાં લેવાતી સામાન્ય માર્કેટિંગ વ્યૂહરચના છે તેથી આ પ્રકારની વ્યવસાયિક સેવાઓમાં રીલેશનશીપ માર્કેટિંગ અત્યંત આવશ્યક છે જાહેરાત એજન્સીએ ચોક્કસ ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનું ચાલુ રાખવાનું હોય છે જેથી કરીને તેમને લાંબા ગાળા માટે નફો મળે અને ગ્રાહકોને લાંબા સમય સુધી જાળવી શકાય હવે આપણે બીજા પ્રકારની વ્યવસાયીક સેવાઓ પર ચર્ચા કરીએ જે છે માર્કેટિંગ સંશોધન સેવાઓનું માર્કેટિંગ માર્કેટિંગ સંશોધન એ એક નિર્ણાયક માર્કેટિંગ કાર્ય છે જે માર્કેટર્સને વ્યૂહરચના ઘડવામાં મદદ કરે છે માર્કેટિંગના વિવિધ કાર્યો જેવા કે ગ્રાહકની જરૂરિયાતની ઓળખ વિભાજન લક્ષ્યીકરણ સ્થિતિ માર્કેટિંગ મિશ્રણ અંગેના નિર્ણય બ્રાન્ડિંગ અને કામગીરીનું મૂલ્યાંકન આ તમામ પ્રકારની જરૂરિયાતોમાં માર્કેટિંગ સંશોધન જરૂરી છે કંપની પાસે પોતાનો માર્કેટિંગ સંશોધન વિભાગ હોઈ શકે અથવા તેઓ માર્કેટિંગ સંશોધન કંપનીની સેવાઓ પણ થઈ શકે વિશિષ્ટ સેવા અને ઓછા ખર્ચના કારણે કંપનીઓ માર્કેટિંગ સંશોધન એજન્સીઓને પસંદ કરે છે આ પરિસ્થિતિનો લાભ લેવા માટે માર્કેટિંગ સંશોધન એજન્સીઓ કસ્ટમાઇઝટ સેવાઓ પૂરી પાડે છે તાજેતરમાં વ્યૂહાત્મક માર્કેટિંગ સંશોધન તરફ વિકાસ વધ્યો છે અગાઉ માર્કેટિંગ સંશોધન કંપની માર્કેટિંગ સંશોધનના 4 P પર કામ કરતી હતી પરંતુ હવે ગ્રાહકોને આકર્ષવા માટે કંપની બજારને સમજીને તેનું વિભાજન કરીને એક અથવા વધારે સેગમેન્ટનો અભ્યાસ કરશે એ અભ્યાસ આધારિત કંપનીને ચોક્કસ સેગમેન્ટમાં ઉત્પાદનો અને સેવાઓ વેચવાની સલાહ આપવામાં આવશે જેથી કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય આજના સમયમાં માર્કેટિંગ સંશોધન સેવાઓની ખૂબ જ માંગ છે મોટાભાગની કંપનીઓ હવે પોતાની સેવાઓ અને ઉત્પાદનોનું માર્કેટિંગ કરી રહી છે આ પ્રકારની કંપનીઓ ઇચ્છે છે કે માર્કેટિંગ સંશોધન એજન્સીઓ કંપનીને જણાવે કે તેઓના ગ્રાહકો કેવા છે અને ગ્રાહકોની જરૂરિયાતો કેવી છે જેથી કરીને માર્કેટિંગ સંશોધન એજન્સીઓ કંપનીને બજારમાં તેમની સેવાઓ અને ઉત્પાદનોનું વેચાણ વધારીને નફો કેવી રીતે વધારી શકાય તેનું માર્ગદર્શન આપે બજાર અને નવા સંશોધન ક્ષેત્રનું વિસ્તરણ માર્કેટિંગ સંશોધન સેવા ઉદ્યોગમાં અનેક પ્રકારના ફેરફારો અને નવીનતા આવી છે તેમાં ગુણાત્મક સંશોધનની ઉપયોગિતા પર ભાર સ્વતંત્ર એજન્સીમાં વૃદ્ધિ સંશોધન પ્રક્રિયામાં ફેરફાર મોટા ડેટા વિશ્લેષણનો સમાવેશ થાય છે માર્કેટિંગ સંશોધન ઉદ્યોગ દ્વારા કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં મુખ્ય સમસ્યા છે પ્રેક્ષકોની વૈવિધ્યતા ખાસ કરીને ભારતમાં ઘણી બધી ભાષા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે અહીં સાંસ્કૃતિક વિવિધતા છે ભાષાઓમાં વિવિધતા છે પણ કુશળ કર્મચારીઓની અછત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાં પણ ઓછી છે ઉપરાંત ટેલીવીઝન ક્ષમતા અને મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ઓછો છે અન્ય સમસ્યાઓમાં અપૂરતી ઇચ્છાશક્તિનો પણ સમાવેશ થાય છે ભારતમાં ઘણી બધી કંપનીઓ માર્કેટિંગ સંશોધન કરવા માંગતી નથી તેઓ વિચારે છે કે માર્કેટિંગ સંશોધન એ નાણાનો બગાડ છે કારણ કે તેઓ એવું માને છે કે માર્કેટિંગ સંશોધન પદ્ધતિમાં સમસ્યા છે માર્કેટિંગ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ કંપનીને સમજમાં આવતી નથી તેથી જ તેઓને આ પ્રકારની પદ્ધતિ ખામીયુક્ત લાગે છે ટૂંકમાં એવું કહી શકાય કે માર્કેટિંગ સંશોધન એ તમામ માર્કેટિંગ પ્રવૃત્તિઓનો આધાર છે સંશોધન પરિણામોમાં થયેલી ભૂલ કંપનીની મોટું નુકસાન કરાવી શકે છે માર્કેટિંગ સંશોધન કરતી કંપનીઓ અથવા એજન્સીઓ પાસે વિશેષતા તથા કુશળ કર્મચારીઓ હોવા જરૂરી છે આજકાલ સંસ્થા અને સંશોધન કરાવતી એજન્સીઓ વચ્ચે એકીકરણ પ્રવર્તે છે સાચો માર્કેટિંગ અભિગમ તથા વધુ વ્યાવસાયીકરણ સાથે એજન્સી પડકારોનો સામનો કરી શકે છે અને તેમની બ્રાન્ડ ઇમેજ ને વધારે શકે છે હવે આપણે ચર્ચા કરીએ રીટેલ સેવાઓના માર્કેટિંગની ગ્રાહક લક્ષી ઉત્પાદનો વચ્ચે વધતી સ્પર્ધાના કારણે દરેક કંપનીને બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરવા પડે છે રીટેલ સેવાઓ કંપનીને ઉત્પાદનોનું પ્રદર્શન કરવા તેમજ ગ્રાહકો સુધી પોતાના ઉત્પાદનને પહોંચાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે ભારતમાં રિટેલિંગનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે એક છે સિંગલ બ્રાન્ડ રિટેલિંગ અને બીજું છે મલ્ટિ બ્રાન્ડ રિટેલિંગ ઇન્ટરનેટના આગમનથી ઇલેક્ટ્રોનિક કોમર્સના નવા યુગની શરૂઆત થઇ છે ઈ રિટેઈલિંગ અને એમ રિટેઈલિંગ અર્થાત મોબાઈલ રિટેઈલિંગ પરંપરાગત રિટેઈલિંગનો નવો ચહેરો છે રીટેલ ઉદ્યોગનું ભારતના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન છે છુટક વિક્રેતાઓ જથ્થાના બદલે છૂટક વેચાણ કરે છે અને વિતરણ શૃંખલામાં ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં રહે છે હવે આપણે વાત કરીએ રીટેલ સેવા માર્કેટિંગના 7 P ની પ્રથમ P છે ઉત્પાદન તેમાં ઉત્પાદન સુવિધાઓ બ્રાન્ડિંગ પેકેજીંગ વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ છે કે કિંમત અહીં કિંમત એ ગ્રાહકોને ખરીદી કરવા માટે આપવામાં આવતું પ્રોત્સાહન બજારની સ્પર્ધાત્મકતા પૈસા સામે ઉત્પાદનનું મૂલ્ય બજારની સ્થિતિ ઉત્પાદન ખર્ચ તથા નફાકારકતા દર્શાવે છે પ્રમોશનમાં જાહેરાત વેચાણ સંબંધી પ્રમોશન જાહેર સંબંધ ડાયરેક્ટ માર્કેટિંગ તથા ઇન્ટરનેટનો સમાવેશ થાય છે તો આ બધા છૂટક ઉત્પાદનો તથા છૂટક સેવાઓ માટે પ્રમોશનના માધ્યમો છે ત્યારબાદ છે સ્થાન તેમાં વિતરણ સંચાલન રીટેલ વિતરણ એજન્ટ સ્ટોર સ્થાન રીટેલ લોજિસ્ટિક તથા રિટેલરની છબીનો સમાવેશ થાય છે આ બધા પરિબળો રીટેલ સેવા વિતરણનો ભાગ છે હવે વાત કરીએ લોકોની સ્ટાફની ક્ષમતા ગ્રાહકની ક્રિયા તથા પ્રતિક્રિયા વેચાણ પછીની સેવા આંતરિક માર્કેટિંગ ગ્રાહક સંભાળ પ્રતિનિધિ એ રિટેલ ચેઇનના મહત્વપૂર્ણ લોકો છે પ્રક્રિયામાં ઓર્ડર પ્રોસેસિંગ માહિતીની જાળવણી સેવા વિતરણ કતારબદ્ધ સિસ્ટમ વેરહાઉસ વેચાણ પછીની સેવાનો સમાવેશ થાય છે સ્ટોરનું સ્થાન વાતાવરણ સ્ટોરનું સંચાલન ફૂડ કોર્ટ આ બધા ભૌતિક પુરાવાના મહત્વના પરિબળો છે આમાંથી ઘણા બધા ભૌતિક પુરાવા ભારતમાં કાર્યરત છે તેમજ ભારતમાં ઘણાં મોલ્સ પણ આવી ચૂક્યા છે ગ્રાહકો તેમની જરૂરિયાતોને સંતોષવા માટે મોલની મુલાકાત લે છે સામાન્ય રીતે જ્યારે ગ્રાહકો મોલ્સમાં ઉત્પાદનો અને સેવાની ખરીદીમાં વ્યસ્ત હોય ત્યારે તેમને અમુક મનોરંજનની જરૂરિયાત ઊભી થાય છે તેના માટે રિટેલ મોલ્સમાં પિક્ચર જોવાની વ્યવસ્થા હોય છે ખરીદી કરતી વખતે ભૂખ લાગે તો ભૂખ સંતોષવા માટે ફૂડ કોર્ટ પ્રકારની ખાવાની વ્યવસ્થા પણ હોય છે તો આ મનોરંજન અને ભોજન એ રીટેલ મોલના મહત્વના ઘટકો છે ટૂંકમાં એવું કહી શકાય કે ઇન્ફર્મેશન ટેકનોલોજીના વિકાસે રિટેઈલિંગ સેવાનું માળખું બદલી નાખ્યું છે ભૌતિક સ્ટોર્સ ના બદલે ઈ રિટેલર કાર્યરત થઇ રહ્યા છે રિટેઈલિંગ સેવાનો દેશના આર્થિક વિકાસમાં ખૂબ મોટો ફાળો છે સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઘણી વિદેશી કંપનીઓ બજારમાં કાર્યરત છે ભારતમાં મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી નથી ભારતમાં સંગઠિત રિટેઈલિંગ સેવાઓની તુલનામાં અસંગઠિત સેવાઓની વેચાણનો મોટો હિસ્સો છે ભૌતિક રીતે સેવામાં પ્રક્રિયા અને ઓનલાઇન રીટેલ સેવામાં પ્રમોશન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો અહીં હું મારી ચર્ચા પૂર્ણ કરું છું આજે આપણે પ્રકરણ 4 ની કેસ સ્ટડી 4ની ચર્ચા કરી આવતા વર્ગમાં પ્રકરણ 5 ના કેસ સ્ટડી 5 ની ચર્ચા કરીશું મને સાંભળવા બદલ આભાર